હવે પછી આપણે પ્રવાહ એલિમેન્ટને ધ્યાનમાં લઈશું તેથી જેમ વોલ્ટેજ સ્ત્રોત તેના ટર્મિનલ્સ વચ્ચે આપેલ વોલ્ટેજ જાળવે છે પ્રવાહ સ્ત્રોત તેમાંથી આપેલ પ્રવાહ ને જાળવી રાખે છે પ્ર્વાહ સ્રોત માટે આ સરળ છે અને આ તીર પ્રવાહ ની દિશા સૂચવે છે અને જેનું મૂલ્ય હુ I આપી શકું નિષ્ક્રિય સાઇન કન્વેશન દ્વારા આ રીતે પ્રવાહ વહેતો હોવાથી V તેની આજુબાજુના વોલ્ટેજ V ને તે જ રીતે વ્યાખ્યાયિત કરે છે તેથી પ્રવાહ સ્ત્રોત શું કરે છે તે પ્રવાહ ને જાળવી રાખે છે બરાબર તમારા આ ટર્મિનલ્સ A અને B વચ્ચે જે કોઇ પણ વોલ્ટેજ છે તેના થી પ્રવાહ I મા કોઇ ફેરફાર થતો નથી પ્રવાહ I તે વોલ્ટેજ થી સ્વતંત્ર છે પ્રવાહ I I૦પ્રવાહ સ્ત્રોત માંથી પસાર થઈ રહ્યો છે તેથી આ તેનો અર્થ છે પહેલાની જેમ તીર એ દિશા સુચવે છે તેમાં પ્રવાહ ને વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે પ્રવાહ પોતે સકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે તેથી જો I૦ એ 2 એમ્પીયર હોય તો તેનો અર્થ એ છે કે 2 એમ્પીયર પ્રવાહ એ સ્રોત A થી B તરફ વહે છે અને જો I૦માઈનસ 3 એમ્પીયર હોય તો તેનો અર્થ એ છે કે માઈનસ 3 એમ્પીયર A થી B તરફ વહે છે તે A થી B છે કારણ કે અંદરનો એરો A થી B તરફ દોરેલો છે આ કિસ્સામાં પ્ર્વાહ એ એમ્પીયર B થી A સુધી વહે છે એવુ પણ કહી શકાય તેથી પ્રવાહ સ્ત્રોત તે બધા પ્રવાહનો આસપાસ અંદાજે કરે છે વોલ્ટેજ ની પરવાહ કર્યા વગર વોલ્ટેજ સ્ત્રોત ની જેમ આપણે પ્ર્વાહ સ્રોતની લાક્ષણિકતા ગ્રાફિકલ રીતે દર્શાવીએ છીએ તો ચાલો આપણે મૂલ્ય 3 એમ્પિયરનો પ્રવાહ સ્ત્રોત લઈએ અને નિષ્ક્રિય સાઇન કન્વેક્શન અનુસાર આ દિશામાં વોલ્ટેજ વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ I તે V છે હવે તે વોલ્ટેજને અનુલક્ષીને પ્ર્વાહ જાળવી રાખે છે તેથી લાક્ષણિકતા આડી રેખા છે અને તે IV પર દોરેલી છે તેથી તે તેની તરફ શું વોલ્ટેજ છે તેને અનુલક્ષીને 3 એમ્પીયર જાળવે છે અને તે જ રીતે જો બીજા કિસ્સામાં માઇનસ 2 એમ્પીયર થાય છે તો તે એક આડી રેખા હશે પરંતુ x અક્ષની નીચે જ્યાં આ બાદબાકી 2 એમ્પીયર છે જેથી પ્ર્વાહ સ્રોત તે પ્રવાહને જાળવી રાખે છે હવે એક નાનો મુદ્દો છે કે હું અહીં તકનીકી રૂપે લેવા માંગુ છું આના જેવા કોઈ પ્ર્વાહ સ્રોતને તેની સાથે જોડાયા વગર દોરવાનું યોગ્ય નથી કારણ કે આપણે કહીએ છીએ કે I 3 એમ્પીયર છે અને જો હું આ વિશિષ્ટ નોડ લઈશ તો ત્યાં બીજું કશું જોડાયેલ નથી અને આપણે જાણીએ છીએ કે બધા પ્રવાહો વહે છે કિર્ચહોફના પ્રવાહના કાયદાનું પાલન કરવું જોઈએ તો તેનો ખરેખર અર્થ શું છે કે આ હંમેશા કોઈ વસ્તુ સાથે જોડાયેલા રહેવું જોઈએ આ કંઈક સર્કિટ છે અને પ્ર્વાહ આ રીતે સર્કિટમાં વહી જશે પરંતુ અલબત્ત જ્યારે પણ તમે કોઈ પ્રવાહ સ્ત્રોત દોરો ત્યારે વધારાની સર્કિટમાં ડ્રોઈંગ કરવી અસુવિધાજનક છે આપણે કોઈ પણ નોડ કનેક્ટ કર્યા વગર આના જેવું પ્રવાહ સ્ત્રોત દોરીએ છીએ પરંતુ તે સંપૂર્ણ સર્કિટ નથી તેની સાથે કંઈક કનેક્ટ થવું જોઈએ